ચાલો આપણે જોઈએ કે ફોટોવોલ્ટેઇક પેનલ્સ માં ઇન્ટરફેસ કરેલા કન્વર્ટર્સ પર અવરોધ કંટ્રોલ કેવી રીતે કરી શકીએ જેથી આપણે મહત્તમ પાવર પૉઇન્ટ ટ્રૅકિંગ પ્રાપ્ત કરી શકીએ તેથી ચાલો PV પેનલને DC DC કન્વર્ટરથી કનેક્ટ કરીએ અને DC DC કન્વર્ટરનું આઉટપુટ લોડ સાથે જોડાયેલ છે DC DC કન્વર્ટર પાસે કંટ્રોલ ઇનપુટ d છે કંટ્રોલ ઇનપુટ d અને લોડ R0 બદલતા રહે છે લોડ R0 લોડ R0 માં બદલાવ આપણા કંટ્રોલમાં નથી પરંતુ d માં બદલાવ આપણા કંટ્રોલમાં છે અને તેને આપણે કંટ્રોલ ઇનપુટ તરીકે વાપરવા માંગીએ છીએ અને આપણે સ્થાપિત કરેલ છે કે ટર્મિનલ અવરોધ RT જે ફોટોવોલ્ટેઇક પેનલ્સ બાજુથી દેખાય છે તે R0 અને d નું ફંક્શન છે આપણે હવે સ્થાપિત કરવું જોઈએ કે આપણે કેવી રીતે ડ્યુટી સાઇકલ માટે યોગ્ય સિગ્નલ ઉત્પન્ન કરીશું તેથી આપણે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કરવા માટેનો કંટ્રોલર બ્લોક ડિઝાઇન કરવાની જરૂર છે તેના માટે તમારે બે સેન્સડ ઇનપુટ્સ ની જરૂર છે એક કરંટ છે ફોટોવોલ્ટેઇક મોડ્યુલ કરંટ જે ફોટોવોલ્ટેઇક પેનલ દ્વારા વહેતો હોય છે બીજો એરે કે પેનલ એક્રોસ નો વોલ્ટેજ છે તેથી તે પણ આ બ્લોકને સિગ્નલ ઇનપુટ તરીકે આપવાની જરૂર છે અને બ્લોકનું આઉટપુટ ડ્યુટી સાઇકલ માટે યોગ્ય સિગ્નલ પ્રદાન કરશે તો આ બ્લોક તે છે કે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું આપણે ચર્ચા કરીશું અને તે MPPT કંટ્રોલર બ્લોક છે આ હવે આપણી ચર્ચાનું ઉદ્દેશ્ય હશે અને આપણે કંટ્રોલ મિકેનિઝમ્સ અને કંટ્રોલ પદ્ધતિ વિશે જોઈશું જે ના ઉપયોગ દ્વારા આપણે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરીશું સાહિત્ય માં MPPT કરવા માટે ઘણી પદ્ધતિઓ છે આપણે કેટલીક લાક્ષણિક પદ્ધતિઓ જોઈશું જે સામાન્ય રીતે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કરવા માટે કાર્યરત છે તેથી જે MPPT પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરીશું તેમાંથી એક રેફરન્સ સેલ પદ્ધતિ કહેવામાં આવે છે તેના બે પ્રકારો છે વોલ્ટેજ સ્કેલિંગ અને બીજું એક કરંટ સ્કેલિંગ છે બીજી વોલ્ટેજ સેમ્પલિંગ પદ્ધતિ છે ત્રીજીને પાવર સ્લોપ પદ્ધતિ કહેવામાં આવે છે અને ચોથી હિલ ક્લાઈમ્બીંગ પદ્ધતિ છે તો આપણે આ પદ્ધતિઓ જોઈશું આ ખૂબ જ લાક્ષણિક ખૂબ સામાન્ય છે ઘણાં કન્વર્ટર આ માંથી એકનો ઉપયોગ કરે છે તે આ પદ્ધતિઓનો ફેરફાર છે અને તેથી તે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ એલ્ગોરિધમ્સની સંપૂર્ણ શ્રેણીને આવરી લેવાનો પ્રયત્ન કરશે